તેથી આગળ આપણે જોઈશું બ્રાન્ચ ૩ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ દરેક અને બધુ તમે જે સમજવાનો પ્રયત્ન કરો છો તે લેટરલ બ્રાંચો માટે લાગુ પડે છે મેં લાગુ પડતા મુખ્ય ફીડર અથવા લેટરલ બ્રાંચો લીધી છે તે કઈ ફરક પડતો નથી સમાન જ રહેશે હવે જો તમે બ્રાન્ચ ૩ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ ધ્યાનમાં લો તેનો અર્થ એ કે સેંડિંગ એન્ડ નોડ ૩ છે રિસીવિંગ એન્ડ નોડ ૪ છે તેથી આ ૩ છે આ ૪ છે આ બ્રાન્ચમાંથી વહેતો કરંટ તમારો 𝐼૩ છે બરાબર કારણ કે તે ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે અને તમારો રિસીવિંગ એન્ડ નોડ ૪ છે તેથી આ નોડ દ્વારા કુલ 𝑃૪𝑗𝑄૪ લોડ આપવામાં છે આનો અર્થ એ કે જો તમે આ વસ્તુને ધ્યાનમાં લો તો P ૪ શું છે આ રિસીવિંગ એન્ડ નોડ છે જે 𝑃૪ શું છે અને 𝑄૪ આ નોડ દ્વારા લગાડેલો કુલ લોડ 𝑃૪ હશે 𝑃𝐿૪ કારણ કે જ્યારે પણ હું કહું 𝑖૪ ત્યાં તેનો અર્થ એમ કે લોડ 𝑃𝐿૪𝑗𝑄𝐿૪ છે અગાઉ આપણે મુખ્ય ફીડર લેવાનું પણ સમજાવ્યું છે પરંતુ અહીં જગ્યાની સમસ્યાને કારણે મેં બતાવેલ નથી પણ સમજી શકાય તેવું છે તેથી 𝑃૪ 𝑃𝐿૪𝑃𝐿૫𝑃𝐿૬ 𝑃𝐿૯ અને વત્તા લોસ બ્રાન્ચ ૪ના રિયલ પાવર લોસ પછી બ્રાન્ચ ૫ ના રિયલ પાવર લોસ અને બ્રાન્ચ ૮ ના રિયલ પાવર લોસ એ જ રીતે આ નોડ દ્વારા આપવામાં આવેલ તમારા રિએક્ટિવ લોડ અને જે તમારા 𝑄૪𝑄𝐿૪𝑄𝐿૫𝑄𝐿 ૬𝑄𝐿૯ વત્તા બ્રાન્ચ ૪ બ્રાન્ચ ૫ અને બ્રાન્ચ ૮ તે નોડ ૪ દ્વારા આપવામાં આવેલ કુલ લોડ છે એ જ રીતે જો તમે તમારા નોડ બાજુ આવો છો તમારી બ્રાન્ચ ૪ કહો આ બ્રાન્ચ પર જાવ છો બરાબર તો સેંડિંગ એન્ડ નોડ તે જુઓ ૪ છે અને રિસીવિંગ એન્ડ નોડ તે ૫ છે આ ૪ છે આ ૫ છે અને આ તમારા 𝑃૫𝑗𝑄૫ છે ત્યાં કુલ લોડ આપવામાં આવે છે અને કરંટ જે વહે છે તે બ્રાન્ચ ૪ છે તે 𝐼૪ છે અને આ બ્રાન્ચનો ઇમ્પીડન્સ 𝑟૪𝑗𝑥૪ છે આ દરેક બ્રાન્ચ ૪ નું ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે જ્યાં હું ઇલેક્ટ્રિકલ સમકક્ષ નથી લખી રહ્યો પરંતુ સમજી શકાય તેવું છે તેથી આ તમારી બ્રાન્ચ ૪ ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે તેથી તેનો અર્થ નોડ ૫ દ્વારા અપાયેલ કુલ લોડ શું છે આ ખરેખર નોડ ૫ છે નોડ ૫નો કુલ લોડ શું છે તે 𝑃૫𝑃𝐿૫𝑃𝐿૬બ્રાન્ચ ૫ નો લોસ છે કારણ કે આ બ્રાન્ચની આગળની ફકત તમે શું કહો છો ત્યાં આ ૨ નોડ્સ છે એ જ રીતે આ નોડ દ્વારા અપાયેલ કુલ લોડ 𝑄૫𝑄𝐿૫𝑄𝐿 ૬બ્રાન્ચ ૫ નો લોસ હશે તો તે આ છે કે તમારે તે શોધવાનું રહેશે કે દરેક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલો કુલ લોડ કેટલો છે તે જ રીતે જો તમે આ મુદ્દા પર આવો છે તો માની લો કે તમે નોડ ૫ લો કે તે બ્રાન્ચ ૫ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે તેથી તે ૫ છે તે અહીં કુલ લોડ ૬ છે જે આ 𝑃૬𝑗𝑄 ૬ દ્વારા આપવામાં આવે છે અને આમાંથી વહેતો કરંટ 𝐼૫ છે અને આ બ્રાન્ચનો ઇમ્પીડન્સ 𝑟૫𝑗𝑥 ૫ છે બરાબર તેથી આ કિસ્સામાં હવે આ ખરેખર આ છેલ્લો નોડ છે તેનાથી આગળ કોઈ અન્ય નોડ અથવા બ્રાંચો નથી તેથી આ નોડ દ્વારા આપવામાં આવતો કુલ લોડ 𝑃૬ શુ છે ૬ ખરેખર તમારો ૬ ની બરાબર છે અને ૬ ફક્ત તમારા ૬ જેટલો હશે બરાબર કારણ કે આ છેલ્લો નોડ છે ઉદાહરણ તરીકે અહીં ત્યાં પણ લોડ 𝑃𝐿૬𝑗𝑄𝐿૬ છે તેથી આ કિસ્સામાં તમારું 𝑃૬ એ 𝑃𝐿૬ હશે બરાબર અથવા હું તેને અહીં કૌંસમાં મૂકી શકું છું જો તમે ઇચ્છો તો તમે તેને કૌંસમાં મૂકી શકો છો અને તમારો 𝑄૬ 𝑄𝐿૬ એટલે કે આ કિસ્સામાં પરંતુ કોઈ અન્ય બ્રાંચોમાં લોસ થશે નહીં ત્યાં બ્રાંચોના લોસીસ ઉમેરવાનો કોઈ પ્રશ્ન નથી તેથી કોઈપણ નોડ છેલ્લે આવતો હોય તો નોડ દ્વારા અપાયેલ કુલ લોડ તે નોડનો પોતાનો લોડ હોય છે એ જ રીતે જો તમે બ્રાન્ચ ૮ ના ઇલેક્ટ્રિકલ સમકક્ષને ધ્યાનમાં લો તો તે આ બ્રાન્ચની આગળનો છેલ્લો નોડ છે ત્યાં બીજી કોઈ બ્રાન્ચ નથી નોડ નથી બરાબર તેથી તે કિસ્સામાં તમારું 𝑃૯ એ 𝑃𝐿૯ હશે અને 𝑄૯ એ 𝑄𝐿૯ થશે એ જ રીતે આ કિસ્સામાં તે બ્રાન્ચ ૭ અને ૮ આ છેલ્લો નોડ છે તેથી તે કિસ્સામાં 𝑃૮ એ 𝑃𝐿૮ હશે અને તમારો 𝑄𝐿 હશે બરાબર કારણ કે ત્યાં કોઈ અન્ય બ્રાંચો નથી તેથી આ લોસીસ સવાલ નથી આ ફક્ત છેલ્લા નોડ માટે છે પરંતુ અન્ય તમામ કિસ્સામાં જો તમે તમારી બ્રાન્ચ ૨ થી ૭ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ લો તો પછી 𝑃૭𝑃𝐿૭𝑃𝐿૮ બ્રાન્ચ ૭ ના રિયલ પાવર લોસ એ જ રીતે કુલ અપાયેલ લોડ 𝑄૭𝑄𝐿૭𝑄𝐿૮બ્રાન્ચ ૭ ના રિએક્ટિવ પાવર લોસ તેથી આ રીતે તમારે એ શોધવાનું રહેશે કે દરેક નોડમાં અપાયેલ કુલ લોડ શું છે તેથી હું આશા રાખું છું કે આ સમજાયું છે આ ખ્યાલ તમારા માટે સમજી શકાય તેવું છે કારણ કે અહીં રીત વધુ મહત્વની છે ગણિત સરળ છે પરંતુ રીત વધુ મહત્વપૂર્ણ છે તેથી હવે જો તે ઇલેક્ટ્રિકલ છે તો હવે તમે આ આકૃતિ પર આવો તે બ્રાન્ચ ૧ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે કારણ કે તમારે વોલ્ટેજ 𝑉૨ and 𝑉૧ ના કેટલાક ગાણિતિક સંબંધો શોધવા પડશે કારણ કે આપણું ઉદ્દેશ્ય એ એંગલ ડેલ્ટા ને ગાણિતિક સમીકરણ થી દૂર કરવાનો છે ખરેખર એક સમાન સમીકરણ આપવામાં આવ્યું હતું હું તમારા પહેલા વિષયમાં આ પ્રકારના સમીકરણ ને વિચારું છું અને હું પૂછું છું કે તમે રિસીવિંગ એન્ડ નોડના વોલ્ટેજની તીવ્રતા માટે નું સમીકરણ મેળવો તે જ વસ્તુ અહીં મેળવશુ લોડ ફ્લો ના હેતુ માટે તેમજ પછી ના સ્ટેપ માટે હું તમને તે વોલ્ટેજ સ્થિરતા સંબંધિત કહીશ ખરું તેથી ખરેખર તે જ વસ્તુ મેં તમને આપી છે મે તમને આપ્યું છે આ બાબતનું વિશ્લેષણ કરવાને બદલે તમારામાંના ઘણાએ તે કર્યું છે અને તે મને ઇમેઇલ દ્વારા મોક્લયું હતું અને મને લાગ્યું કે તમે બધાએ તે સાચી રીતે કર્યું છે તેથી જુઓ કે મેં તેને અહીં કેવી રીતે બનાવ્યું છે તેથી આ સેંડિંગ એન્ડ વોલ્ટેજ છે અલબત તે બ્રાન્ચ ૧ ની સમકક્ષ છે પરંતુ સામાન્યીકરણ રાખવા માટે |𝑉૧|∠𝛿૧ એ અહીં વોલ્ટેજ ની તીવ્રતા છે તેથી ફરી અને ફરી તીવ્રતા હું ઉચ્ચારીશ નહીં અને આ |𝑉૨|∠𝛿૨ છે આ બ્રાન્ચ કરંટ 𝐼૧ છે અને આ તમારો ઇમ્પીડન્સ 𝑟૧𝑗𝑥૧ છે અને આ નોડ ૨ દ્વારા અપાયેલ કુલ લોડ છે જ્યારે આંકડાકીય લઈએ છીએ જેમ કે નાના આંકડાકીય આખા ખ્યાલ માટે ત્યારે તમારા માટે ખૂબ પારદર્શક રહેશે હવે 𝑃૨ એ નોડ ૨ દ્વારા અપાયેલ કુલ રિયલ પાવર લોડ જેટલું છે બરાબર એ જ રીતે 𝑄૨ એ નોડ ૨ દ્વારા અપાયેલ કુલ રિએક્ટિવ પાવર લોડ જેટલું છે હવે 𝑃૨ શું છે હમણાં જ મેં તમને કહ્યું 𝑃૨નોડ ૨ ની આગળના બધા નોડો નો રિયલ પાવર લોડ્સનો સરવાળો વત્તા નોડ ૨ નો પોતાનો રિયલ પાવર લોડ મારો મતલબ એ છે કે મેં તમને આ બ્રાન્ચની આગળ કહ્યું છે તમે નોડ ૨ ની આગળના બધા લોડનો સરવાળો કરો તેનો અર્થ એ કે આ નોડ આ નોડ આ નોડ આ નોડ આ નોડ આ નોડ અને આ નોડ વત્તા નોડ ૨ પોતે જ તે તમારો 𝑃𝐿૨ છે તેથી તેથી જ નોડ ૨ ની આગળના બધા નોડોના કેટલાક રિયલ પાવર લોડ વત્તા નોડ ૨ ના પોતાના જ રિયલ પાવર લોડ વત્તા તમારે આ બ્રાન્ચ ના લોસીસ ઉમેરતા રહેવું પડશે આ બ્રાન્ચ આ બ્રાન્ચ આ બ્રાન્ચ આ એક આ એક આ એક આ એક અને આ એક તેથી વત્તા સામાન્યત નોડ ૨ ની આગળની બધી બ્રાંચોના રિયલ પાવર લોસીસ સરવાળો મતલબ કે નોડ ૨ ની બહારની બધી શાખાઓના વાસ્તવિક શક્તિના નુકસાનનો સરવાળો જેનો અર્થ આ નોડ ૨ ની આગળ જે પણ બ્રાંચો છે ત્યાં તમારે રિયલ પાવર લોસીસ ને ઉમેરવા પડશે બરાબર તેથી આ ખરેખર નોડ ૨ દ્વારા અપાયેલ કુલ લોડ છે જે લોસીસ શું છે તે પછીથી ગણતરી કેવી રીતે કરવી તે પછી જોશું એ જ રીતે 𝑄૨રિએક્ટિવ નો સરવાળો એટલે ફક્ત રિયલ પાવર ને બદલે આપણે રિયલ ને બદલાવશુ રિએક્ટિવ દ્વારા બાકી નું સરખું જ રહેશે તેથી 𝑄૨નોડ ૨ ની આગળના બધા નોડોના રિએક્ટિવ પાવરના લોડ્સનો સરવાળો વત્તા નોડ ૨ નો પોતાનો રિએક્ટિવ પાવર લોડ વત્તા નોડ ૨ ની આગળ ની બધી બ્રાંચોના રિએક્ટિવ પાવર લોસીસ નો સરવાળો એનો અર્થ એ કે તે પહેલા જેવુ જ છે તેથી આ તમારો કુલ લોડ છે જે નોડ દ્વારા અપાયેલ રિએક્ટિવ પાવર લોડ છે 𝑄૨બધા નોડોના બધા રિએક્ટિવ લોડનો સરવાળો વત્તા નોડ ૨ નો પોતાનો રિએક્ટિવ પાવર વત્તા આ એક આ એક આ એક આ એક બધા નો રિએક્ટિવ પાવર લોસીસ મારો મતલબ આ નોડ ૨ ની આગળ તમારા ગમે તે ક્રમાંક અથવા આ બ્રાન્ચની આગળ જે પણ નોડો છે ત્યાં તમારી બ્રાંચો છે ત્યાં ફક્ત તમે ઓળખો છો અને તેનાથી થતાં લોસીસ ઉમેરશો તે તમારું 𝑄૨ છે હવે અહીં લોડ ફ્લો અભ્યાસ માટે આપણે આ કિસ્સામાં થોડુંક અલગ બનાવવું પડશે આપણે જોયું છે કે દરેક બ્રાન્ચની આગળ કેટલા નોડો છે બરાબર હવે આપણે શોધવા માટે ત્યાં કેટલા નોડો છે ત્યાં દરેક બ્રાન્ચની આગળ તમારી બ્રાંચો છે તો પછી આપણું કામ સરળ રહેશે તેથી આ જ આકૃતિ માટે બરાબર જેમ કે તમે જેને સમાન આકૃતિ કહો છો તે મેં એ રીતે લીધું છે કે તે તમને સમજવું સરળ રહેશે આ બ્રાન્ચ ક્રમાંકો છે ત્યાં ૧ થી ૮ બ્રાન્ચ ક્રમાંક છે જે આપણે જોયું છે સેંડિંગ એન્ડ નોડ 𝑚૧𝐼𝑆𝑗𝑗 𝑚૨𝐼𝑅𝑗𝑗 તે આપણે જોયું છે કે ૧ થી ૨ ૨ થી ૩ ૩ થી ૪ ૪ થી ૫ ૫ થી ૬ અને પછી ૨ થી ૭ તે તમારું ૨ થી ૭ ૭ થી ૮ છે અને પછી ૪ થી ૯ ૨ થી ૭ ૭ થી ૮ અને ૪ થી ૯ આ બ્રાન્ચ 𝑗𝑗 થી આગળના નોડો બનાવ્યા હતા આ બધુ છે અગાઉના કોષ્ટકમાં સમજાવ્યું છે અને વિગતવાર સમજાવેલ છે કે આ બ્રાન્ચ 𝑗𝑗 ની આગળ ના નોડો છે બ્રાન્ચ ક્રમાંક Jj સેંડિંગ એન્ડ m૧IS રિસીવિંગ એન્ડ m૨IR બ્રાન્ચ jj આગળ ના નોડ N બ્રાન્ચ jj આગળની બ્રાંચો jjથી આગળની કુલ બ્રાંચો નો ક્રમાંક B ૧ ૧ ૨ ૨૩૪૫૬૭૮૯ ૮ ૨૩૪૫૬૭૮ ૭ ૨ ૨ ૩ ૩૪૫૬૯ ૫ ૩૪૫૮ ૪ ૩ ૩ ૪ ૪૫૬૯ ૪ ૪૫૮ ૩ ૪ ૪ ૫ ૫૬ ૨ ૫ ૧ ૫ ૫ ૬ ૬ ૧ ૦ ૦ ૬ ૨ ૭ ૭૮ ૨ ૭ ૧ ૭ ૭ ૮ ૮ ૧ ૦ ૦ ૮ ૪ ૯ ૯ ૧ ૦ ૦ તેથી દરેક બ્રાન્ચ આગળ તે અહીં કેટલા છે તે સમાન બાબત છે મેં તેની અહીં નકલ કરી છે સરખી રીતે જ અને અહીં દરેક બ્રાન્ચ આગળ નોડોનો ક્રમાંક આપ્યો છે ૮૫૪૨૧૨૧૧ પણ આ જ વસ્તુ અહી સુધી બરાબર તે પછી બ્રાન્ચ jj આગળની બ્રાંચો આનો અર્થ એ છે કે દરેક બ્રાંચો થી આગળ ઉદાહરણ તરીકે આ બ્રાન્ચની આગળ ત્યાં બ્રાંચોની સંખ્યા કેટલી છે અને તેમની બ્રાન્ચ નો ક્રમાંક અને તેમની કુલ બ્રાન્ચ સંખ્યા અને તેમના બ્રાન્ચ ક્રમાંક અને કુલ સંખ્યા આ બ્રાન્ચની આગળ કેટલી બ્રાંચો છે કેમ કે તમે શા માટે કરો છો આપણે બ્રાંચોની જરૂર છે કારણ કે આપણે દરેક બ્રાન્ચની આગળની બ્રાંચોને ઓળખવી પડશે કારણ કે આપણે દરેક બ્રાન્ચમાં પાવર લોસિસ રિયલ અને રિએક્ટિવ પાવર લોસ શોધવો પડશે તેથી જ તમે જે કહો છો તમારે દરેક બ્રાન્ચની આગળ બ્રાંચોને જાણવી જાણવી પડશે તેથી તેથી જ આ બીજી ૨ કૉલમ બનાવવામાં આવી છે તેથી ઉદાહરણ તરીકે બ્રાન્ચની આગળ ની બ્રાંચો 𝑗𝑗 બરાબર જ્યારે 𝑗𝑗 ૧ તે આ આગળની બ્રાંચો કૌંસમાં છે જે લાલ રંગમાં છે ૨ ૩ ૪ ૫ ૬ ૭ અને ૮ આ બ્રાંચો છે બરાબર તેથી ૨ ૩ ૪ ૫ ૬ ૭ અને ૮ પછી બ્રાન્ચ ૨ની આગળ બ્રાંચો શું છે બ્રાન્ચ ૩ ૪ ૫ અને ૮ તેથી આ બ્રાન્ચ ૨ ની આગળ આ બ્રાંચો બ્રાન્ચની આગળ છે ૩ ૪ ૫ અને ૮ એ જ રીતે બ્રાન્ચ ૩ ની આગળ છે તેનો અર્થ એ કે તમારી આ બ્રાન્ચ બ્રાન્ચ ૩ની આગળ તે અહીં કેટલી બ્રાંચો છે ૪ બ્રાન્ચ ૫ અને બ્રાન્ચ ૮ તેથી બ્રાન્ચ ૩ ની આગળ તે ૪ ૫ અને ૮ છે તે કુલ ૩ બ્રાન્ચ છે અગાઉ તે ૪ હતી અને પહેલા તે ૭ હતી બરાબર તેવી જ રીતે આગળ બ્રાન્ચ ૪ ની આગળ તેથી આ તમારી બ્રાન્ચ ૪ બ્રાન્ચ ૪ ની આગળ ત્યાં કેટલી બ્રાંચો છે ત્યાં ફક્ત ૧ બ્રાન્ચ છે તેથી આ બ્રાન્ચ ૪ છે તેથી એક જ બ્રાન્ચ પાસે આવીએ તેનો ક્રમાંક બ્રાન્ચ ૫ છે આ બ્રાન્ચ ૫ છે બરાબર અને ફક્ત ૧ તેથી તે અહીં એક છે જેને તમે શું કહો છો તે અહીં આપવામાં આવ્યું હતું 𝑁𝑗𝑗 તે બ્રાન્ચ 𝑗𝑗 ની આગળ નોડોની સંખ્યા છે અહીં જગ્યા ન હતી ત્યાં મેં લખ્યું ન હતું પરંતુ 𝑁 𝑗𝑗 પહેલા સમજાવેલ છે તે એ જ વસ્તુ બરાબર અને આ બ્રાંચની આગળ કુલ શાખાઓ છે તે 𝐵𝑗𝑗 છે તે આપણે કરી રહ્યા છીએ બરાબર એ જ રીતે જો તમે તમારી બ્રાન્ચ ૫ પર આવો પછી તે ૫ થી ૬ છે પછી આ બ્રાન્ચની આગળ શું છે ત્યાં ખરેખર બ્રાન્ચ નથી તે 0 છે તેનો અર્થ એ કે જો તમે બ્રાન્ચ ૫ પર આવો તો ત્યાં કોઈ બ્રાન્ચ નથી તેથી તે 0 છે તેથી બ્રાન્ચની સંખ્યા પણ 0 છે તે જ રીતે જો તમે બ્રાન્ચ ૬ પર આવો ૨ થી ૭ તે તમારી ૨ થી ૭ છે ત્યાં આ બ્રાન્ચની આગળ આ બ્રાન્ચ છે ત્યાં ફક્ત એક જ બ્રાન્ચ છે તેથી ૨ થી ૭ તે જે બ્રાન્ચ ૬ છે ૭ ૮ ત્યાં ૨ નોડો ૭ અને ૮ છે ૨ નોડો અને ફક્ત ૧ બ્રાન્ચ જે તમારી બ્રાન્ચ ૭ છે તેથી B𝑗𝑗 ૧ બરાબર એ જ રીતે જો તમે બ્રાન્ચ ૭ ને ધ્યાનમાં લો તો તેનો અર્થ એ છે કે આ બ્રાન્ચની આગળની આ બ્રાન્ચ ત્યાં કોઈ બ્રાન્ચ નથી તેનો અર્થ એ છે ૦ બ્રાન્ચ તેનો અર્થ છે 𝐵𝑗𝑗 ૦ તેથી જો તમે બ્રાન્ચ ૭ ને જુઓ તો તે ૭ થી ૮ છે આ બધું આ પહેલા ત્યાં સુધી જાણીતું છે પરંતુ આ બ્રાન્ચની આગળ કોઈ બ્રાન્ચ નથી તેથી તે ૦ છે B𝑗𝑗 ૦ તેવી જ રીતે જો છેલ્લે તમે બ્રાન્ચ ૮ પર આવો તેનો અર્થ એ કે આ બ્રાન્ચથી આગળ ત્યાં કોઈ બ્રાન્ચ નથી બરાબર જેનો અર્થ અહીં પણ 𝐵𝑗𝑗 ૦ હશે અને બ્રાંચોની સંખ્યા પણ ૦ હશે તેથી જો તમે બ્રાન્ચ ૮ પર આવો છો આ બ્રાન્ચ ૮ ની આગળ બ્રાંચો તે ૦ છે તેથી𝐵𝑗𝑗0 તેનો અર્થ એ કે આ ૨ વધારાના કોષ્ટકને બીજી પદ્ધતિ લોડ ફલો માટે બનાવા પડશે આ તે જેવું છે તેમ જ રહેશે પરંતુ આ ૨ વધારાના ડેટા જે તમને કમ્પ્યુટર ને આપવા પડશે પરંતુ આ બ્રાંચો આઈડેન્તિફિકેશન નોડ બધા અલ્ગોરિધમ્સની ઓળખ ઉપલબ્ધ છે પરંતુ મેં વિચાર્યું તેના કરતાં આ તમને ખૂબ જ સરળ રીતે સમજાશે બરાબર તેથી જો તમારે કેવી રીતે ઓળખવું હોય તે જાણવું હોયે તો તમે વિચારી શકો છો અને તમે અલ્ગોરિધમને બનાવી શકો છો પરંતુ અહીં હું તેનો પ્રયાસ કરી રહ્યો નથી ત્યાં ૨ જેટલા એલ્ગૉરિઘમ છે કે નોડોને કેવી રીતે કેવી રીતે ઓળખવા અથવા તમે ઇચ્છો તેમ પરંતુ અહીં આ ડેટા છે જેનો અર્થ આ લોડ ફ્લો બીજી પદ્ધતિ માટે તે બધા ડેટા જે તમારે કમ્પ્યુટરમાં આપવા પડશે બરાબર તેથી આ તમારો કુલ લોડ કોઈપણ નોડ દ્વારા અપાય છે તેથી આ કિસ્સામાં 𝑒𝑗𝑗𝑘 જે મેટ્રિક્સ છે તે 𝑒𝑗𝑗 𝑘 મેટ્રિક્સ સમાન રહેશે આપણે અગાઉ વ્યાખ્યાયિત કર્યું છે જ્યાં 𝑗𝑗૧૨𝐿𝑁 તમારા બ્રાન્ચ ની કુલ સંખ્યા અને 𝑘 ૧૨𝑁𝑗𝑗 માટે આ 𝑒𝑗𝑗 𝑘 મેટ્રિક્સ સમાન રહેશે અને આપણે જોયું કે તેને કેવી રીતે બનાવવું બરાબર હવે તમારે તે બ્રાંચો માટે જોવાનું છે આપણે એક મેટ્રિક્સ 𝑓𝑗𝑗𝑙 ને વ્યાખ્યાયિત કરીશું વ્યાખ્યાયિત કરીશું પહેલા એક તમારો 𝑒𝑗𝑗𝑘 અને આ મેટ્રિક્સ 𝑓𝑗𝑗𝑙 છે જ્યાં 𝑗𝑗૧૨𝐿𝑁 અને 𝑙૧૨ 𝐵𝑗𝑗 તેનો અર્થ આ એક આનો અર્થ એ કે તમારે આ એક ડેટા છે જે તમારે કમ્પ્યુટરમાં નાખવો પડશે આનો અર્થ એ કે આ એક તે આ એક 𝐵𝑗𝑗 બરાબર આ એક તમારી પાસે છે તેથી તેને ટેબલ્યુલર સ્વરૂપમાં બનાવવો પડશે તેથી અન્ય મેટ્રિક્સ 𝑓𝑗𝑗𝑙માટે તેથી 𝑗𝑗૧૨𝐿𝑁 બરાબર અને 𝑙૧૨𝐵𝑗𝑗 તેથી ઉદાહરણ તરીકે જ્યારે 𝑗𝑗૧ ધારો કે બ્રાન્ચ ક્રમાંક 𝑗𝑗૧ 𝐵𝑗𝑗𝐵૧૭ તેથી તેનો અર્થ એ કે 𝑗𝑗૧ તે 𝑓૧𝑙 હશે બરાબર અને 𝑙૧૨ ૭ તેથી તમે તેને બનાવી શકો છો કે 𝑓૧૧૨ 𝑓૧૨૩ 𝑓૧૩૪ 𝑓૧૪૫ 𝑓૧૫૬ 𝑓૧૬૭ 𝑓૧૭૮ તેથી આ મેટ્રિક્સ ૧ ૨ ૩ ૪ તમારે ફક્ત તે વાંચવાનું છે તે એક મેટ્રિક્સ આ ડેટા તમારે બનાવવો પડશે અને તમે તેને કમ્પ્યુટરમાં મૂક્યો છે આ ડેટા તમારે તેને બનાવવો પડશે એ જ રીતે જ્યારે 𝑗𝑗૨ બરાબર છે તેથી 𝑚૧ આ વસ્તુ બ્રાન્ચ ૨ ની આગળ તમારી કુલ બ્રાંચો તે મૂળભૂત રીતે ૩ ૪ ૫ ૮ અને 𝐵𝑗𝑗𝐵૨૪ બરાબર આનો અર્થ એ કે તમે થોડીવાર આના ઉપર જ રહો પછી મને લાગે છે કે આ તે પછીથી હું સમજાવી દઇશ મેં તે બનાવ્યું છે મેં તે પહેલાથી સમજાવી દીધું છે કે મેં જે કર્યું છે તમે જાણો છો કે આ તમારા દ્વારા આપવામાં આવેલ કુલ લોડ છે તમે તેને શું કહેશો આ નોડ દ્વારા આપેલ આ સમીકરણ 𝑃𝑚૨ મેં પ્રથમ મેં એક બતાવ્યું છે તેથી 𝑓2𝑙 મેટ્રિક્સ હું પછી આ તરફ આવીશ તેથી આ એક આ સમીકરણ ૩૮ છે આ સમીકરણ થોડું બદલાશે પહેલા તમે સમજો પછી આ સમીકરણ થોડું અલગ હશે બરાબર એ જ રીતે રિસીવિંગ એન્ડ દ્વારા આપવામાં આવેલ કુલ રિએક્ટિવ પાવર તે સર્વસામાન્ય કરેલ સમીકરણ છે આ સમીકરણ ૩૯ છે તેથી જ્યારે 𝑗𝑗૧ બ્રાન્ચ ૧ 𝑚૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૧૨ આ રીસીવિંગ એન્ડ નોડ છે 𝑚૨૨ તેથી તમે તેને શું કહેશો N𝑗𝑗𝑁૧૮ આ કોષ્ટકમાંથી આપણે જોયું છે કે તમારો 𝑁 Case 𝑁𝑗𝑗૮ આ તમારા કેસમાં બરાબર અને તે જ રીતે તે 𝑗𝑗૧ 𝐵𝑗𝑗𝐵૧૭ છે તેથી આ સમીકરણ જ્યારે 𝑚૨૨ હવે તમે આને વિસ્તૃત કરો આને વિસ્તૃત કરો બરાબર જો તમે આને વિસ્તૃત કરશો તો શું થશે આ પહેલા જેવુ જ તે ૨ ૩ ૪ આવશે તેથી સીધો હું લખું છુ આ સમીકરણ ૪૦ છે એ જ રીતે સમીકરણ ૩૯ માટે આ સમીકરણ ૪૧ છે હવે 𝑗𝑗૨ માટે હવે આપણે તે તરફ આવશુ જેમાં 𝑗𝑗૨ તેનો અર્થ એ કે આ બ્રાન્ચ બરાબર 𝑗𝑗૨ માટે તમારુ 𝑚૨3 રિસીવિંગ એન્ડ નોડ તે છે 𝑗𝑗૨ માટે 𝑚૨3 છે કારણ કે તે 𝑚૨𝐼𝑅૨3 છે તેથી 𝑚૨3 અને 𝑁𝑗𝑗𝑁2૫ આ પહેલાથી જ ત્યાં આ છે જે આપણે પહેલાની જેમ જ કર્યું છે પરંતુ બ્રાંચો માટે તે બ્રાંચોની આગળ હશે ત્યાં ૪ બ્રાંચો છે ૩૪૫૮ અને 𝐵𝑗𝑗𝐵૨૪ હવે 𝑓𝑗𝑗 𝑙 એટલે 𝑓૨ 𝑙 અને તમારુ 𝑙૧૨𝐵૨૧૨ ૪ ત્યાં ૪ આંકડાઓ છે તેથી 𝑓૨૧૩ 𝑓૨૨૪ 𝑓૨૩૫ 𝑓૨૪૮ બરાબર તેથી આ બધા ૪ આંકડાઓ છે તેથી તેનો અર્થ એ છે કે સમીકરણ ૩૮ માથી આનો અર્થ એ કે આ સમીકરણ સીધું જ તમે ઉપયોગ કરો છો આ મૂલ્યનો આ સમીકરણ બરાબર આ પછી આપણે આ આપ્યું છે અથવા આ માટેનું સામાન્યકરણ સમીકરણ આ તમારુ આ સમીકરણ આ સમીકરણ ૩૮ બરાબર સમીકરણ 38 એ જ રીતે આ સમીકરણ ૩૯ તેથી સમીકરણ ૩૯ તમે તે વસ્તુઓ મૂકો છો જે તમને આપશે આ સમીકરણ ૪૨ છે એ જ રીતે સમીકરણ ૩૯ માંથી આ સમીકરણ ૪૩ છે આ તમારી બ્રાન્ચ માટે છે જેને તમે શું કહેશો બ્રાન્ચ ૨ અને 𝑗𝑗૩ માટે બ્રાન્ચ ૩ 𝑚૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૩૪ એનો અર્થ એ કે બ્રાન્ચ ૩ માટે તમારો રિસીવિંગ નોડ ૪ છે આ અહી સરખું છે તમારી પાસે બ્રાન્ચ ૩ ની આગળ ૩ નોડો છે અને કુલ બ્રાન્ચ ૩ છે તેથી 𝐵𝑗𝑗𝐵૩૩ બરાબર તેથી આ કિસ્સામાં પણ 𝑚2 4 𝑁૩૪ અને તમારુ 𝐵𝑗𝑗𝐵૩૩ તેથી 𝑓𝑗𝑗 𝑙 તેથી 𝑗𝑗૩ માટે 𝑓૩ 𝑙 મેટ્રિક્સ જો 𝑙૧૨ ૩૧૨૩ તેથી અહીં અલ્પવિરામ મૂકવાની જરૂર નથી તે ફક્ત 3 આંકડાઓ છે P૪ ફરીથી સમીકરણ ૩૮ નો ઉપયોગ કરશે આ P૪ સમીકરણ ૩૮ Q માટે સમીકરણ 3૯ તેથી અને આ આંક્ડાઓ અહીં આપવામાં આવ્યા છે 𝑓૩૧૪ 𝑓૩૨૫ 𝑓૩૩૮ આ 3 આંકડાઓ અહીં છે બરાબર એ જ રીતે આ સમીકરણ ૪૫ છે અને આ એક સમીકરણ ૪૪ બરાબર તેથી આનો અર્થ મારા માનવા પ્રમાણે મને આશા છે કે આ વસ્તુ તમારા માટે સમજવા માટે ખૂબ જ સરળ છે બરાબર તેવી જ રીતે જ્યારે 𝑗𝑗૪ ફરી અને ફરી આકૃતિ પર નથી જતો કારણ કે આ હવે સમજી શકાય તેવું છે 𝑚૨ રિસીવિંગ એન્ડ નોડ ૫ છે અને 𝑁𝑗𝑗𝑁૪૨ પહેલા જેમ જ છે અને તે કિસ્સામાં 𝐵𝑗𝑗𝐵૪૧ જે ફક્ત 1 આંકડો છે બરાબર તેથી 𝑓𝑗𝑗𝑙𝑓૪૧૫ તેથી સમીકરણ ૩૮ માંથી આ સમીકરણ ૪૬ છે અને સમીકરણ ૩૯ માંથી આ તેથી f મેટ્રિક્સ બ્રાન્ચમાંથી છે તમે જોઈ શકો છો કે તે કેટલું મહત્વપૂર્ણ છે અને દરેક બ્રાન્ચના રિસીવિંગ એન્ડ નોડ દ્વારા બધા અપાયેલ લોડને શોધવા માટે તે કેવી રીતે સરળ છે એ જ રીતે જ્યારે 𝑗𝑗૫ 𝑚૨𝐼𝑗𝑗𝐼𝑅૫૬ તેથી 𝑁𝑗𝑗𝑁૫૧ તેથી 𝐵𝑗𝑗𝐵૫0 તે આની આગળ બ્રાંચો નથી તેનો અર્થ એ કે P ૬ મેં હમણાં જ તમને બતાવ્યું તે પહેલાં પણ મેં તમને સમજાવી દીધું છે કે 𝑃૬𝑃𝐿૬ 𝑄૬𝑄𝐿૬ આ સમીકરણ ૪૮ આ સમીકરણ ૪૯ છે કારણ કે બ્રાન્ચ ૫ ની આગળ કોઈ બ્રાંચો નથી તેથી આ કિસ્સામાં તે આના જેવું હશે 𝐵૫0 નો અર્થ એ છે કે સમીકરણ ૩૮ અને ૩૯ના બીજા પદમાં અસ્તિત્વમાં નથી પછી માત્ર એક જ પદ છે હું પછીથી આવું છું જ્યારે 𝑗𝑗૬ 𝑚૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૬૭ અને 𝑁𝑗𝑗𝑁૬૨ આ પહેલાની જેમ જ છે અને 𝐵𝑗𝑗𝐵૬૧ ફક્ત કોષ્ટકમાંથી તમે ચકાસી શકો છો બરાબર તેથી 𝑓𝑗𝑗 𝑙𝑓૬૧૭ તેથી કારણ કે આ આંકડો બ્રાન્ચ ૭ નો છે આ છે 𝑓૬૧૭ તેથી અને તેથી આ સમીકરણ ૫૧ છે આ ૨ સમીકરણો સમાન છે આ 𝑃 માટે છે અને આ 𝑄 માટે છે પરંતુ વધારામાં બધું સરખા સમાન બરાબર શબ્દ સમાન છે જ્યારે 𝑗𝑗૭ તેથી m૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૭૮ આ તે છે તમારી લેટરલ બ્રાંચોની છેલ્લી બ્રાન્ચ 𝑁𝑗𝑗 𝑁૭૧ બરાબર અને તમારૂ 𝐵𝑗𝑗𝐵૭0 કારણ કે આ બ્રાન્ચ ની આગળ બીજી કોઈ બ્રાન્ચ નથી તેથી 𝑃૮𝑃𝐿૮ અને 𝑄૮𝑄𝐿૮ તેથી સમીકરણ ૩૮ અને ૩૯ ના બીજા પદમાં હશે નહીં કારણ કે આ બ્રાન્ચની આગળ બીજી કોઈ બ્રાન્ચ નથી બરાબર અને જ્યારે 𝑗𝑗૮ છેલ્લી બ્રાન્ચ 𝑚૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૮૯ તો પછી આ તમને ફરી એકવાર આ બ્રાન્ચ બતાવશે અને તે કિસ્સામાં પણ 𝑁𝑗𝑗𝑁૮૧ 𝐵𝑗𝑗𝐵૮0 કારણ કે આ બ્રાન્ચથી આગળ પણ કોઈ બ્રાન્ચ નથી તેથી 𝑃૯𝑃𝐿૯ અને 𝑄૯𝑄𝐿૯ આ સમીકરણ ૫૪ છે અને આ સમીકરણ ૫૫ છે તેથી આભાર અમે આવીશું